બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પરનાં મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 28 માં છીએ સારાંશ તરીકે આ પ્રોજેક્શનથી શરૂ કરીએ છેલ્લા ક્લાસમાં આપણે 1st એંગલ પ્રોજેક્શન અને 3rd એંગલ પ્રોજેક્શન વિશે શીખ્યાં ત્યાં આપણે દેખાવો જેવા કે સામેનાં દેખાવ ઉપરના દેખાવ અને બાજુનાં દેખાવ વિશે શીખ્યા ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ છે અને આ ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટને આપણે જુદા જુદા દ્રષ્ટિકોણ પર રાખીશું તેમાંથી એક આ દિશામાં છે બીજું આ દિશામાંથી છે અન્ય આ દિશામાંથી છે જ્યારે આપણે આ દિશામાંથી નિરીક્ષણ કરીએ છીએ ત્યારે પ્રોજેકટ કરેલું આ લાઈન છે અને આ લાઈન અને આ ઓપેક પ્લેનમાં પ્રોજેકટ કરેલી વધુ એક લાઈન છે એ જ રીતે આપણે આ આ લાઈન અને આ લાઈન જોઈશું અને આ લાઈનને આપણે તે લાઈનનું વર્ટિકલ પ્રોજેક્શન તરીકે જોઈશું તેથી આ આખી લાઈન વર્ટિકલ પ્લેનમાં પ્રોજેકટ થાય છે ફરીથી આ લાઈન વર્ટિકલ અને આ હોરીજોંટલ લાઈનમાં અને અને આ હોરીજોંટલ લાઈનમાં પ્રોજેકટ થશે આપણે જોઈશું તેથી જો આપણે આ બોક્સની તુલના કરીએ તો આ A ભાગ આ લાઈનના A ભાગને અનુરૂપ છે અને B ભાગ અને C પ્રોજેક્ટ કરેલું છે જેથી મોટા લંબચોરસને તે પ્લેન પર પ્રોજેકટ કરેલાં તરીકે આપણે C ને જોઈશું એ જ રીતે ચાલો આપણે અન્ય દેખાવો જોઈએ ઉદાહરણ તરીકે જો આપણે ઉપરથી જોઈએ તો આ સંપૂર્ણ ભાગનું આપણે અવલોકન કરી શકીશું આ તે લંબચોરસ જેવું છે અને આ ત્રાસા ભાગને આપણે પ્રોજેકટ કરેલું છે તેમ જોઈશું તો આ સામેનો દેખાવ છે આ ઉપરનો દેખાવ છે અને આ બાજુનો દેખાવ છે તેથી બાજુના દેખાવ માટે આપણે આ ડાબેથી જમણી દિશામાં જોઈએ છીએ આપણે તેનું અવલોકન કરી રહ્યા છીએ તેથી આપણે જે દેખાવ જોઈશું તે માટે ચાલો આપણે બીજા રંગનો ઉપયોગ કરીએ આ વર્ટિકલ લાઈન અને આ લાઈન જે આની સાથે ભેગી થાય છે આ તે ભાગ છે જે આપણે જોઈશું તેથી પ્રથમ આ ભાગ લંબચોરસ હશે આ આખો ભાગ આપણે તેને અહીં ટ્રેપેઝિયમ જેવો જોઈશું જો આપણે આ બધાં દેખાવોને સંરેખિત કરીએ તો સામેનો દેખાવ નીચે ઉપરનો દેખાવ ડાબી બાજુથી આપણે જમણી દિશા તરફ જોઈ રહ્યા હોય તો ડાબી બાજુનો દેખાવ જો આપણને તે રીતે મળે છે તો આપણે 1st એંગલ પ્રોજેક્શન મેથડ કહીએ છીએ તેથી આ તે છે જે આપણે મેળવીશું છેલ્લા ક્લાસમાં મેં તમને આ ત્રિ પરિમાણીય ચિત્રનાં પ્રોજેક્શન કરેલાં દેખાવો બનાવવાનું કહેલું આપણી પાસે આ પિન પ્રકારનું સ્ટ્રક્ચર છે આ પિન પ્રકારનાં સ્ટ્રક્ચરનો જવાબ માટે આપણને જે દેખાવો મળે છે આ આખો ભાગ આવો બને છે અને આ આખો ત્રિકોણાકાર આપણે તે રીતે જોઈશું ત્યાં ડેશ લાઈન છે તે ભાગ પાછળની બાજુથી છુપાયેલ છે તેથી જો આપણે સામેની બાજુથી જોઈએ તો આ સ્લોટને આપણે જોઈ શકીશું નહીં તે કારણે ત્યાં આ ડેશ લાઈન છે એ જ રીતે જો આપણે ઉપરથી જોઈએ આ પ્રથમ એંગલ પ્રોજેક્શન મેથડ છે તો આપણે શું જોઈશું તેથી આ સામેનો દેખાવ છે ઉપરથી આ ઉપરનો દેખાવ છે આ આખો લંબચોરસ આપણે જોઈશું આ આખો લંબચોરસ જે આની જેમ આવે છે અને આ ત્રાસી લાઈનો એવી રીતે પ્રોજેકટ કરવામાં છે કે આપણે આ લાઈન જોઈશું અને આ આપણે મધ્યમાં જોઈશું ફરીથી આ ભાગ તેની પાછળનો ભાગ આ આખો ભાગ આપણે વધુ એક લાઈન તરીકે જોઈશું જે આ છે આ ભાગ આપણે તેને વર્ટિકલ જોઈશું એ જ રીતે તે વર્ટિકલ ભાગની પાછળની બાજુએ જે હોય તે ફરીથી આ સંપૂર્ણ ભાગ આપણને તે આના જેવો જોઈશું અને આ આપણે તેનાં જેવું જોઈશું અને આ ભાગ આપણે તે રીતે જોઈશું અને આ આખી લાઈન આપણે તેને તે રીતે અવલોકન કરીશું અને તે સમાંતરની પાછળની બાજુએ જો તે લાઈન છે તો ફરીથી આપણે તેને તે રીતે જોઈશું આ રીતે આપણે આ દેખાવો જોઈએ છીએ અને તેને બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જો તે ડાબી દિશાએથી હોય તો આપણે જમણી બાજુનું અવલોકન કરવા માંગીએ છીએ જમણી બાજુના વર્ટિકલ પ્લેન પર આપણે આ બિંદુઓને એવી જ રીતે પ્રોજેક્ટ કરવું પડશે જો આપણે તેને આ લાઈનો સાથે સમાંતર કરીએ તો આપણે જે લંબાઈ હોય તે અહીં બનાવીશું અહીં આપણી પાસે તે લંબાઈ છે અને ત્યાં ઉંચાઈ છે તે ઉંચાઈ આપણે અહીં જોઈશું તેથી આ લાઈન છે ચાલો બીજો રંગ વાપરીએ આ ભાગ આપણે તે રીતે નિરીક્ષણ કરીશું અને ત્યાં મધ્ય લાઈન હશે તેથી ત્યાંથી મધ્ય લાઈન આ આખું ત્રાસું જે વર્ટિકલ પ્લેન પર પ્રોજેકટ કરવામાં આવે છે જે અહીં સુધી જાય છે એ જ રીતે આ અહીં ઉપર સુધી આ અંતર આ અંતર સમાન હશે તે જ રીતે આપણને આપણી વર્ટિકલ લાઈન મળશે અને આ પિન જેવું અહીં સુધી છે કારણ કે અહીં આપણે આ સ્લોટ જોવાની સ્થિતિમાં હોઈશું અને જો આપણે આ ભાગ કાઢીએ તો ચાલો ફરીથી બતાવીએ કે આ દેખાવ છે જે આપણને મળે છે ચાલો આપણે તે ઉદાહરણ પછી બીજા તરફ આગળ વધીએ ચાલો આપણે ઓટોમોબાઈલ કાર માટે 1st અને 3rd એંગલ પ્રોજેક્શન વચ્ચેનો તફાવત ઝડપથી જોઈએ ચાલો ધ્યાનમાં લઈએ કે ત્યાં ઓટોમોબાઈલ કાર છે જે અહીં વ્હીલ્સ બોનેટ જેવું છે અને બૂટ સ્પેસ અને તેથી વધુ બરાબર આ તે જ કાર છે જેને આપણે પ્રોજેક્શન માટે જોવાની ઈચ્છા રાખીએ છીએ કારણ કે પ્રોજેક્શન એ છે કે જે તમને કેટલા મિલીમીટર કેટલા સેન્ટિમીટર અને તેથી વધુ દ્રષ્ટિએ સાચી લંબાઈ આપે છે જેને આપણે ત્રિ પરિમાણથી સીધા મેળવી શકતા નથી ત્યાં થોડી અસ્પષ્ટતા હશે તેથી પ્રોજેક્શન પરથી સૌ પ્રથમ આપણે તે ઓળખવું જોઈએ કે ક્યું 1st એંગલ પ્રોજેક્શન છે ક્યું 3rd એંગલ પ્રોજેક્શન છે તે માટે આપણે આ ઓટોમોબાઈલ કારને પસંદ કરીએ છીએ સામેનાં દેખાવ માટે આપણે આ દિશામાંથી અવલોકન કરીએ છીએ બાજુનો દેખાવ તે હશે અને ઉપરનો દેખાવ તે હશે અને નીચેથી જો આપણે જોઈએ તો નીચેનો દેખાવ ક્યો છે તો આ તે દેખાવો છે જેને હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તેથી ચાલો સૌ પ્રથમ આપણે કારનો ઉપરનો દેખાવ જોઈએ આ દિશામાંથી આપણે કારનો ઉપરનો દેખાવ અવલોકન કરવો જોઈએ એનો અર્થ એ કે આપણે સીધા કોઈ વ્હીલ્સ જોઈ શકતા નથી આપણે સીધા જ તે ભાગોની અંદર કંઈ જોઈ શકતા નથી આપણે જે જોઈશું તે કારનો ઉપરનો ભાગ છે જે આ આકારનો છે જે આપણે જોઈએ છીએ તો ચાલો આપણે તે ભાગોનું અવલોકન કરીએ તેથી ઉપરનો ભાગ જો આપણે જોવાનો પ્રયાસ કરીએ ત્યાં પ્રકાશ કરીએ તો અહીં કંઈક આવું છે આ સમગ્ર કર્વ આકારનો ભાગ આપણે તે બોનેટ જોઈશું અને આ ઉપરનો ભાગ એ કારનો આ ઉપરનો ભાગ છે વિન્ડશિલ્ડ આપણે ઉપરની બાજુએથી જે અવલોકન કરીએ છીએ તે વિન્ડશિલ્ડ આપણે અહીં જોઈ રહ્યા છીએ પાછળની બાજુએ વાઈપર અને અન્ય ભાગો આપણે તેને અહીં જોઈશું એ જ રીતે અહીં બમ્પરવાળો ભાગ અને અન્ય આપણે ઉપરના દેખાવમાં જોઈશું કારણ કે આ 1st એંગલ પ્રોજેક્શન છે જ્યારે તમે ઉપરથી જુઓ છો પ્રોજેક્શન નીચે આવે છે તેથી જો હું આને સામેનો દેખાવ બનાવું છું તો આ ઉપરનો દેખાવ હશે ચાલો આપણે કોઈ એક બાજુના દેખાવનું અવલોકન કરીએ જો આપણે ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જોતા હોઈએ ત્યાં રહેલાં પ્લેન પર આપણને જે પ્રોજેક્શન મળે છે તે જો હું તે પ્લેનને તે રીતે ફ્લિપ કરું તો તે આવું દેખાશે તેથી આપણે આ લાઈટ્સ જોવાની સ્થિતીમાં હોઈશું સીટની ગોઠવણી સ્ટીઅરિંગ અને અન્ય અને આ ટાયરનો અમુક ભાગ પણ દેખાશે તેથી ટાયરનો તે ભાગ નેમપ્લેટ અને તેથી વધું કારણ કે આ 1st એંગલ પ્રોજેક્શન છે સામાન્યરીતે ડાબી બાજુએથી જો તમે જોઈ રહ્યા હોય તો તે જમણી બાજુ આવે છે તેથી જરૂરી ભાગો પ્રોજેક્શન છે સૌ પ્રથમ તમારે તે સામેનો દેખાવ ઉપરનો દેખાવ અને ડાબી બાજુનાં દેખાવનું અવલોકન કરવું પડશે તે 90 ડિગ્રી બનાવે છે બીજી વાત જો આપણે આ લાઈનોને જોડીએ તો તે પ્રોજેક્શન એકબીજા સાથે મળે છે તેથી દરેક બિંદુને તેના પર પ્રોજેકટ કરવું પડશે એ જ રીતે સ્પર્શક જો આપણે દોરવા જઈએ તો તે આની સાથે મેચ થાય છે એ જ રીતે આ સ્પર્શક ત્યાં આવે છે તેથી તમારો આખો દેખાવ આ લાઈનો વચ્ચે બંધાયેલું હોવાનું માનવામાં આવે છે જો આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જોતા હોઈએ તો તે દેખાવને આપણે જમણી બાજુનો દેખાવ કહીએ છીએ આપણે આ દિશામાંથી આ પ્લેન પર જમણી બાજુનો દેખાવ મેળવીશું તેથી જે કંઈ પણ આપણે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ તે આ આખું કારણ કે આ ભાગ દેખાશે આ ભાગ નહીં દેખાય હું તમને ફરી એકવાર જણાવી દઉં કે આ પ્લેન પર જ્યારે આપણે પ્રોજેક્ટ કરીશું ત્યારે આપણે જે જોઈશું તે આ મિરર છે કદાચ જો તે પારદર્શક હોય તો તે સ્ટીઅરિંગ પણ દેખાશે આ બમ્પર આ ટાયર આ વિન્ડશિલ્ડ અને અન્ય વસ્તુઓ આપણે જોઈશું જો આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જોઈશું તો આ પાછળનો ભાગ છે પાછળની બાજુની સીટ અને અન્ય વસ્તુઓ આ ઇંડિકેટર લાઈટ્સ અને અન્ય સામગ્રી ચાલો નીચેનો દેખાવ જોઈએ કાર માટે જો આપણે નીચેની બાજુથી જોતા હોઈએ તો ઉપર જે દેખાવ આવે છે તે દેખાવને આપણે આ કારનો નીચેની બાજુનો દેખાવ કહીએ છીએ જે આ સામેનાં દેખાવની ઉપરની બાજુએ આવે છે તેથી જો તમે નીચેની બાજુથી જોશો તો વ્હીલ્સ શાફ્ટ ડિફરન્સિઅલ અને અન્ય ઘણી વસ્તુઓ એકરમેન મિકેનિઝમAckermans mechanism અને અન્ય વસ્તુઓ આપણે જોઈશું ચાલો જોઈએ કે 3rd એન્ગલ પ્રોજેક્શન 1st એંગલ પ્રોજેક્શનથી કેવી રીતે અલગ છે 3rd એન્ગલ પ્રોજેક્શન માં ઓબ્જેક્ટ 3rd ક્વાડ્રંટમાં હોવાનું માનવામાં આવે છે અને 3rd ક્વાડ્રંટ પારદર્શક દિવાલોથી ઘેરાયેલ છે આપણે આ આખાં ઓબ્જેક્ટને તે ઓપેક અને પારદર્શક દિવાલો પર પ્રોજેક્ટ કરવો પડશે ફ્લિપ કરી તેને આ રીતે ફેરવો ફોલ્ડ કરો અનફોલ્ડ કરો પછી આપણી પાસે 3rd એંગલ પ્રોજેક્શન પર આ સંપૂર્ણ ચિત્ર હશે ચાલો આપણે તેને કાળજીપૂર્વક જોઈએ સામેનો દેખાવ બદલાતો નથી 1st એંગલ પ્રોજેક્શનમાં ચાલો આપણે બે રંગનો ઉપયોગ કરીએ જેથી તે આપણા માટે સ્પષ્ટ થાય 1st એંગલ પ્રોજેક્શન માટે ચાલો તેને લાલ રંગથી બતાવીએ 3rd એન્ગલ પ્રોજેક્શન માટે ચાલો તેને કાળા રંગથી બતાવીએ જ્યાં સુધી સામેનો દેખાવ સંબંધિત છે ત્યાં સુધી 1st એંગલ પ્રોજેક્શન અને 3rd એંગલ પ્રોજેક્શન વચ્ચે કોઈ તફાવત નથી આપણે ઉપરથી જે જોઈએ છીએ તે ઉપરનો દેખાવ નીચે બનાવીએ છીએ તે 1st એંગલ પ્રોજેક્શન માટે ઉપરનો દેખાવ છે 3rd એંગલ પ્રોજેક્શનના કિસ્સામાં જ્યારે તમે ઉપરથી જોઈ રહ્યા હોય ત્યારે તે ઉપરના પ્લેન પર પ્રોજેકટ કરવામાં આવશે 3rd ક્વાડ્રંટમાં તે ઉપર આવે છે તેથી તે મિરર જેવું છે 3rd ક્વાડ્રંટમાં તમારી પાસે તે કારની ઉપરની બાજુએ છે અને તે મિરર પર તમારી પાસે જે પ્રોજેક્શન છે તે આપણે તેને અહીં જોઈશું તો આપણે તે 3rd એન્ગલ પ્રોજેક્શન મળશે તેથી તમારી દિવાલો તમારી બાજુથી ઓપેક મિરર જેવું છે પરંતુ આંતરિક રીતે જો તમે તે પ્રોજેક્શન જોતા હોય તો 3rd ક્વાડ્રંટ માં આપણે જે કંઈપણ મેળવીએ છીએ તે મિરરમાં મળે જો આપણે તે જોવા માટે તેને ફ્લિપ કરીએ તો આપણે તે પ્રોજેક્શન મેળવીશું તેથી તે આના જેવું છે ચાલો આપણે આ 3rd ક્વાડ્રંટ લઈએ એટલે કે આપણી પાસે આ દિવાલ બધી બાજુએ છે તમારું 1st ક્વાડ્રંટ અહીં છે તમારું 3rd ક્વાડ્રંટ અહીં છે તમારી કાર ક્યાંક ત્યાં છે ચાલો આ એક મિરર છે ઉપરથી તમે તેને જોઈ શકતા નથી પરંતુ કારણ કે આ મિરર છે મિરર વડે જે કંઈપણ આબ્જેક્ટને પ્રોજેકટ કરવામાં આવે છે આપણે જે જોઈએ છીએ તે આપણે સીધા જ તે ત્રણેયને ફ્લિપ કરીને મેળવીએ છીએ ત્રણેયને ખોલો તેને ત્યાં રાખો તેથી તે મિરરની જેમ કામ કરે છે તેથી તમારો ઉપરનો દેખાવ સીધું જ ઉપરની બાજુએ આવે છે જે 1st ક્વાડ્રંટ પ્રોજેક્શન માં તમારા ઉપરનાં દેખાવ જેવું જ છે તેથી 1st એંગલ પ્રોજેક્શનમાં ઉપરનો દેખાવ નીચે આવે છે 3rd એંગલ પ્રોજેક્શનમાં તમારો ઉપરનો દેખાવ ઉપર આવે છે હવેચાલો બાજુનો દેખાવ જોઈએ જો આપણે તેને ડાબી બાજુથી જોઈએ તો દેખાવ જમણી બાજુએ પ્રોજેકટ કરવામાં આવશે અને આપણે તે ઓપેક પ્લેટ ખોલીએ છીએ જે ડાબી બાજુના મિરર જેવી હશે કારણ કે આ મિરર છે અને જો આપણે તેનું અવલોકન કરીએ જો આપણે આ દિશામાંથી અવલોકન કરીએ તો આ આખું મિરરની જેમ કામ કરે છે તેથી તે મિરર પર આંતરિક રીતે જે પણ પ્રોજેક્શન મળે છે જો હું તે ફ્લિપ કરું તે જે પણ આવે આપણે 3rd એંગલ પ્રોજેક્શનમાં બાજુનો દેખાવ કહીશું તો ચાલો આપણે કાળા રંગનો ઉપયોગ કરીએ તેથી તમારો ડાબી બાજુનો દેખાવ 1st એંગલમાં જમણી બાજુએ આવે છે 3rd એંગલમાં ડાબી બાજુએ આવે છે એ જ રીતે અન્ય દેખાવો 1st એંગલમાં નીચેનો દેખાવ ઉપર જાય છે 3rd એંગલમાં નીચેનો દેખાવ નીચે આવે છે 1st એંગલમાં જમણી બાજુનો દેખાવ જે ડાબી બાજુ આવે છે તે 3rd એંગલ પ્રોજેક્શનમાં જમણી બાજુએ આવે છે તેથી જમણી બાજુનો જમણી બાજુએ આવશે ડાબી બાજુનો ડાબી બાજુએ આવે ઉપરનો ઉપર આવે છે નીચેનો નીચેની બાજુએ આવે છે જેમ કે ઘણા મિરર તે સપાટીને બાઉન્ડ કરેલાં છે અને તમે તે મિરરને ખોલો છો તે પ્રોજેક્શન જે તમે પહેલાથી જ મેળવી લીધા છે તે રીતે તમે મેળવશો ચાલો આપણે કેટલાક વધુ પ્રોજેક્શન મેળવીએ ઉદાહરણ તરીકે આપણી પાસે આ 3D પ્રકારનું સ્ટેન્ડ છે સામાન્ય રીતે કોઈપણ શાફ્ટને સ્થગિત કરવા માટે ઉદાહરણ તરીકે આપણે કેટલાક શાફ્ટ ટેકામાટે તેમાથી પસાર થાય છે અથવા તે પોલને રાખવા માગીએ છીએ ફક્ત આ હોલ ખોદવાને બદલે આ યાંત્રિક તત્વ હોય જે તેને ત્યાં બોલ્ટ કરી શકે તેથી કોઈ તેને ત્યાં બોલ્ટ કરી શકે છે ત્યાં કોઈક પ્રકારનો ત્રાસ ધરાવતા હોય અને કોઈ પોલને સ્થગિત કરી શકે તે માટે આપણે આ પ્રકારનાં ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ જો તેમ હોય તો આપણે આ પ્રોજેક્શનને આ બાજુથી દોરી શકીએ કારણ કે આપણી પરિભાષા પ્રમાણે તીર જ્યાં હોય તે સામેનાં દેખાવની દિશા છે આ એક વાત છે તો આપણે સામેનાં દેખાવથી ઉપરનાં દેખાવથી અને બાજુના દેખાવથી શું અવલોકન કરીશું તેના વિશે વિચારો બરાબર ચાલો આપણે તે કામ કરીએ સામેનો દેખાવ તેથી જો આપણે આ દિશામાં અવલોકન કરીએ તો આ આખો ભાગ દેખાશે તેથી તે ભાગ તે હશે ત્યાં હોલ છે જે આપણે જોઈ શકતા નથી તે કારણે અહીં ડેશ લાઈનો છે જે વ્યાસ દ્વારા બંધાયેલ છે તેથી તે ડેશ લાઈનો છે તે દર્શાવો તે વર્તુળ છે તેથી આપણી પાસે એક અક્ષ છે તેથી તે ડેશ ડોટ લાઈન અક્ષ છે અને આ બેઝલાઈન છે બીજો આ ભાગ આ ભાગ આપણે જોઈશું અને આગળ આ ત્રાસી લાઈન બધી રીતે નીચે જાય છે તેથી આ ભાગ સુધી આપણે લાઈન જોવી પડશે તેથી તે ભાગ સુધી આપણે લાઈન જોઈશું અને આ આખો ભાગ તે રીતે નીચે જાય છે અને તેને મળે છે તેથી આખો ભાગ ત્યાં જાય છે અને તેને મળે છે એ જ રીતે આ ભાગ ત્યાં જાય છે પછી ત્યાં હોરીઝોંટલ લાઈન છે આ ભાગ ત્યાં જાય છે અને તેને મળે છે આપણે તેને જિયૉમેટ્રીના આધારે ચોક્કસ પરિમાણો સાથે બનાવીશું પછી આપણે તે લાઈન જોઈ શકીશું આપણે તે લાઈનને જોવાની તમારી સ્થિતિમાં હોઈશું આ આખું અર્ધ વર્તુળ પ્લેન પર એક લાઈન તરીકે પ્રોજેકટ કરવામાં આવશે તેથી આ સંપૂર્ણ ભાગ આ ભાગ આ આ અને આ સંપૂર્ણપણે આપણે સીધી લાઈન તરીકે જોઈશું તેથી તે સીધી લાઈન તે છે એ જ રીતે સંપૂર્ણ અર્ધવર્તુળની નીચે આપણે તેને તે રીતે જોઈશું ધાર તેથી તે આ પ્રકારનો ઓબ્જેક્ટ વધુ છે તેથી આ ધાર આ ધાર સાથે એકરુપ છે અને ત્યાં આખો ગોળાકાર હોલ છે તેથી ત્યાં ન્યૂનતમ મહત્તમ પ્રકારની લાઈનો હશે તેથી ડેશ લાઈનો જ્યાં આ બોલ્ટનું એક્સ્ટેંશન આપણે જોઈશું અને આ ગોળાકાર હોલ છે તેથી ત્યાં અક્ષ લાઈન ડેશ ડોટ ડેશ ડોટ લાઈન છે આ રીતે સામેનો દેખાવ આવો દેખાય છે ચાલો આપણે ઉપરનો દેખાવ જોઈએ ચાલો માની લઈએ કે તે 1st ક્વાડ્રંટ અથવા 1st એંગલ પ્રોજેક્શન છે તેમાં જો આપણે ઉપરથી જોઈએ તો તે આ સામેનાં દેખાવની નીચેની બાજુએ છે તેથી આ સામેનાં દેખાવની નીચેની બાજુએ છે આપણે આ ઉપરનો દેખાવ દોરીએ છીએ ઉપરનાં દેખાવ માટે આપણે શું જોઈશું ત્યાં ખૂટતો ભાગ નારંગી રંગથી ભરેલો છે ચાલો આપણે ધ્યાનમાં લઈએ ચાલો આ નારંગી રંગને ધ્યાનમાં લઈએ ઉપરથી આપણે આ લાઈન જોઈશું આપણે આ લાઈન અને આ જોઈશું એ જ રીતે તે ત્યાં જાય છે તે બધી રીતે ત્યાં આવે છે તેથી તે લાઈન અને ત્યાં લીલો રંગ છે તેથી આ લાઈન અને આ તે તેને રોકે છે કારણ કે આપણે આ લીલા ભાગને અહીંથી ત્યાં સુધી જોઈએ છીએ તેથી અહીંથી ત્યાં સુધીનો લીલો ભાગ અને ફરીથી આપણે આ ભાગ જોઈશું અને આ આખો ભાગ આ ત્રાસા ભાગનું પ્રોજેક્શન છે આપણે ત્યાં બધી રીતે જોઈશું અને ત્યાં આની બહાર એક્સ્ટેંશન છે તેથી જો આપણે તે રીતે દોરતા હોઈએ તે આ એક્સ્ટેંશન લાઈન છે આપણે તેને અહીં જોઈશું અને અર્ધ ગોળાકાર ભાગ આપણે સામાન્ય રીતે જોઈશું અને આ વર્તુળ આપણે તે રીતે જોઈશું અને આ હોલ પણ આપણે તે પ્રોજેક્શન પર જોઈશું તેથી પ્લસ નિશાની સાથેનો હોલ તે કેન્દ્ર દર્શાવે છે ફરીથી પ્લસ નિશાની ધરાવે છે આ રીતે આપણે તેનું નિરીક્ષણ કરીએ છીએ અને જો તમે પૂરતા સાવચેત રહો તો અહીં સેન્ટર લાઈન અને સેન્ટર લાઈન મેચ થાય છે અને આ ડેશ તેને દર્શાવે છે અને આ આખી સ્થિતિ મેળ ખાય છે અને અહીં આ જે કંઈ પણ છે તે પણ મેળ ખાય છે અને આ અક્ષ લાઈન આ સાથે મેચ થાય છે આ રીતે ઉપરનો દેખાવ દેખાય છે આપણી બાજુનાં દેખાવની દિશા આ છે 1st ક્વાડ્રંટ 1st એંગલ પ્રોજેક્શન છે તેથી તે જમણી બાજુએ આવે છે એટલે કે તે અહીં આવે છે તેથી તમે જે લાઈનો દોરો છો તે આ લાઈનો વચ્ચે હોવી જોઈએ તેથી જો આપણે આ દેખાવ જોઈએ છીએ તો આ આખું લંબચોરસ આ પટ્ટીવાળી લાઈન અને આ જે પહેલાથી પ્રોજેકટ કરવામાં આવ્યું છે તેથી આપણે તે રીતે જોઈશું અને આ સર્કલ લાઈન ત્યાં પ્રોજેકટ કરવામાં આવે છે તેથી આપણે તેને લંબચોરસ તરીકે જોઈશું અને બાકીની ડેશ ડોટ લાઈનો આ ગોળાકાર ભાગ સાથે કંઈક આવી રીતે મેચ થાય છે આ રીતે આપણે આ જોઈશું ધ્યાન રાખો જ્યારે પણ તમે પ્રોજેક્શન બતાવતા હોય ત્યારે આ પ્રોજેક્શનને રેન્ડમ સ્થળોએ બતાવો નહીં તમે ત્રણ બોક્સ બનાવો ઉદાહરણ તરીકે સૌ પ્રથમ એકમાં સામેનો દેખાવ બનાવો તેની નીચે ચોક્કસ ગેપ સાથે જે આપણે જોયેલું કે 4 મિલીમીટરથી 25 મિલીમીટર જેટલી રેન્જમાં સામેનાં દેખાવથી અલગ ઉપરનો દેખાવ દોરો અને ફરીથી ત્યાં લંબ બોક્સ છે જે તમારા બાજુના દેખાવ માટે બીજી બાજુએ આવે છે અને આ પ્રોજેક્શન લાઈનો મેચ કરવામાં આવે છે એ જ રીતે આ લાઈનો આવી રીતે આપણે જોઈએ છીએ જેમ કે મેં છેલ્લા ક્લાસમાં કહ્યું હતું કે જ્યારે તમે ઉપરથી જોઈ રહ્યા હોય આ લાઈનો છુપાયેલ છે ત્યાં મટિરિયલ નથી તેથી તે પ્લેન પર દર્શાવવું તે એક સારી રીત છે ખુબ ખુબ આભાર